ચાલો હવે શોધવા માટે દૈનિક ઊર્જા ઘટના શું છે તેનો પ્રયાસ એક વિસ્તાર પર નમેલી સપાટી પર મૂકવામાં આવે છે તેથી ચાલો આપણે પ્રથમ ક્ષિતિજનું પ્લેન દોરીએ તેથી આ 2D ગ્રાફિક્સ છે તેથી ક્ષિતિજનું પ્લેન સીધી લીટીમાં સૂચવવામાં આવ્યું છે અને આ ક્ષિતિજનું પ્લેન છે જે પૃથ્વીની સપાટી પર કેટલાક મનસ્વી સ્થાને છે હવે આ અક્ષ એ ક્ષિતિજ પ્લેન માટે સામાન્ય અક્ષ છે તે ઉભી ઉપર જાય છે અને આને ઝેનિથ અક્ષ કહેવામાં આવે છે જેને આપણે જાણીએ છીએ સામાન્ય રીતે આજ સુધી અમારી પાસે આડી ફ્લેટ પ્લેટ કલેક્ટર હતું આ જેવું જ કંઈક અને આ આડી ફ્લેટ પ્લેટ કલેક્ટર માટે અમે આડી ફ્લેટ પ્લેટ કલેક્ટર પર દૈનિક ઉર્જાની ઘટનાની માત્રા શોધવામાં રસ ધરાવતા હતા પરંતુ સામાન્ય રીતે સપાટ પ્લેટ કલેક્ટર તે સ્થાને આડા રાખવામાં આવતા નથી તે એક ખૂણા પર નમેલા રાખવામાં આવે છે એક યોગ્ય કોણ પર જે મેળવશે જે સૌર કિરણોત્સર્ગની મહત્તમ રકમ એકત્રિત કરશે તેથી જો આપણે આડી ફ્લેટ પ્લેટ કલેક્ટરને એક ß ખૂણા પર ક્ષિતિજ પ્લેન તરફ નમાવીએ તો તે નમેલી થઈ જશે આડી ફ્લેટ પ્લેટ કલેક્ટર ઝુકાવના ß કોણ સાથે નમેલી ફ્લેટ પ્લેટ કલેક્ટર બનશે તેથી એવી રીતે કે નમેલા સંગ્રાહક વિષુવવૃત્તનો સામનો કરવાનો પ્રયાસ કરે છે ઉત્તરીય ગોળાર્ધમાં તે દક્ષિણ અને દક્ષિણ ગોળાર્ધનો સામનો કરવાનો પ્રયાસ કરશે તે ઉત્તરનો સામનો કરવાનો પ્રયાસ કરશે અથવા સામાન્ય રીતે તમે હંમેશાં કહી શકો છો કે નમે છે એવી રીતે કે કલેક્ટર વિષુવવૃત્તનો સામનો કરવાનો પ્રયાસ કરે છે હવે હું તેને દબાણ કરું છું અને તેને આની જેમ મૂળ તરફ લાવવાનો પ્રયત્ન કરીશ અને હવે ચાલો આપણે આ નમેલા કલેક્ટર માટે સામાન્ય રેખા દોરીએ તેથી આ વાક્ય એન નામની આ અક્ષ એ સામાન્ય અક્ષ અથવા સામાન્ય વેક્ટર આ નમેલા ફ્લેટ પ્લેટ કલેક્ટર માટે સામાન્ય છે જે ક્ષિતિજ પ્લેનમાં એક ખૂણા ß પર નમેલી છે હવે રસ એ છે કે અમે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ કે ઇન્સોલેશન વેક્ટર જે આ સામાન્યની સાથે છે જ્યારે આપણે જ્યારે ફ્લેટ પ્લેટ કલેક્ટર આડી સામાન્ય હતી અને ઝેનિથ અક્ષ સાથે સંકળાયેલ છે અને તેથી તમે ઝેનિથ સાથેના ઇન્સોલેશન વેક્ટરમાં રસ ધરાવો છો પરંતુ વાસ્તવિકતામાં હવે સામાન્ય નમેલા ફ્લેટ પ્લેટ કલેક્ટરના કિસ્સામાં આપણે આ એન અક્ષ સાથેના ફ્લેટ પ્લેટ કલેક્ટરને સામાન્ય સાથે ઇન્સોલેશન વેક્ટરમાં શોધવાનો પ્રયાસ કરવો જ જોઇએ હવે હું મર્જ કરેલા કોઓર્ડિનેંટ અક્ષ સિસ્ટમ પર પાછા જાઉં યાદ કરો કે આપણે આ મર્જ કરેલી કોઓર્ડિનેંટ અક્ષ સિસ્ટમ જોઇ છે આ ક્ષિતિજ પ્લેન છે અને ક્ષિતિજ પ્લેનના સંદર્ભમાં તમારી પાસે લાલ રંગમાં બતાવેલ સ્થાનિક કેન્દ્રિત સંકલન પ્રણાલી છે આ ક્ષિતિજ પ્લેનમાં દક્ષિણ બાજુ છે આ ઝેનિથ અક્ષ છે અને વાદળીમાં બતાવેલ એક વિષુવવૃત્ત પ્લેનને ધ્યાનમાં રાખીને છે તે પૃથ્વી કેન્દ્રિત સંકલન પ્રણાલી છે તમારી પાસે મેરીડિઓનલ અક્ષો અને ધ્રુવીય અક્ષો આ પ્રમાણે બતાવ્યા છે હવે આ તરફ ચાલો નમેલી ફ્લેટ પ્લેટ કલેક્ટરને પણ મર્જ કરીએ હવે આપણે જોયું છે કે નમેલી ફ્લેટ પ્લેટ કલેક્ટર આની જેમ છે અમારી પાસે સ્થાન પર ક્ષિતિજનું પ્લેન છે અને અમે ફ્લેટ પ્લેટ કલેક્ટરને એક ખૂણા ß પર ઝુકાવ્યું છે ક્ષિતિજ પ્લેનના સંદર્ભમાં અને નમેલા ફ્લેટ પ્લેટ કલેક્ટર સાથેના પ્લેનને નમેલું ક્ષિતિજ પ્લેન કહેવામાં આવે છે અને નમેલી ફ્લેટ પ્લેટ કલેક્ટર માટે સામાન્ય છે આ સામાન્ય લાઇન અથવા સામાન્ય અક્ષો એન અક્ષ હોય છે જે આ નમેલા ફ્લેટ પ્લેટ કલેક્ટર માટે ઓર્થોગોનલ છે હવે ચાલો આપણે તેને આ સાથે મર્જ કરીએ ચાલો મૂળને પહેલાથી મર્જ થયેલ અક્ષ સાથે મર્જ કરીએ આની જેમ અક્ષ સિસ્ટમને સંકલન કરીએ તેને આ રીતે મૂક્યા પછી ચાલો આપણે તેને મૂળ વિશે ફેરવીએ કે ક્ષિતિજ પ્લેનો આની જેમ મેળ ખાય છે તેથી સ્થાનિક કેન્દ્રિત ક્ષિતિજનું પ્લેન આ જેવું છે અને એક ß ખૂણા પરના સ્થાનિક કેન્દ્રિત ક્ષિતિજ પ્લેનના સંદર્ભમાં તમારી પાસે નમેલું ફ્લેટ પ્લેટ કલેક્ટર છે અને તે જ પ્લેનને નમેલું ક્ષિતિજ પ્લેન કહે છે અને તે સામાન્ય રેખા છે સામાન્ય અક્ષ અને આ સામાન્ય ધરી સાથેની ઘટના છે તે શોધવાનું અને પછીથી આ નમેલા ફ્લેટ પ્લેટ કલેક્ટર પર ઉર્જાની ઘટના શોધવા માટે અમારા માટે મહત્વપૂર્ણ છે તેથી આ સંશોધિત મર્જ કરેલા કોઓર્ડિનેંટ અક્ષ સિસ્ટમને યાદ રાખો અને નમેલી સપાટી પર આવતી ઉર્જા માટેનું સમીકરણ વિકસાવવા માટે અમે તેનો ઉપયોગ કરીશું આડા ફ્લેટ પ્લેટ કલેક્ટર ના કિસ્સામાં આપણી પાસે સ્થાનિક સેન્ટ્રિક કોઓર્ડિનેટ સિસ્ટમ છે પૂર્વ દિશામાં ક્ષિતિજ પ્લેનના અંતરની દક્ષિણ ધરીની સાથે ઇન્સોલેશન તરીકે આપવામાં આવેલું ઇન્સોલેશન ઝેનિથ અક્ષ સાથે LZ છે તેથી Ls Le અને Lz ઝેનિથ એન્ગલ અને એજીમુથ એન્ગલની દ્રષ્ટિએ આપવામાં આવે છે પૃથ્વી કેન્દ્રિત સંકલન પ્રણાલીમાંથી ઇન્સોલેશન ઇ મેરીડિયન સાથે અને મેરીડીયન અક્ષ સાથે ધ્રુવીય અક્ષ સાથે Lm માં ઉકેલાઈ જાય છે અને ત્યાં ઘટાડો અને અન્ય કોણની દ્રષ્ટિએ આપવામાં આવે છે હવે ચાલો ઝુકાવને પણ ચિત્રમાં લાવીએ અને ચાલો જોઈએ કે આપણે સામાન્ય રીતે નમેલા ફ્લેટ પ્લેટ કલેક્ટરને કેવી રીતે સંશોધિત ઇન્સોલેશન કરીએ છીએ તેથી અમે અહીં સંશોધિત મર્જ કરેલા કોઓર્ડિનેંટ અક્ષ સિસ્ટમ માં લાવ્યા છે ક્ષિતિજ પ્લેનના સંદર્ભમાં આ એક નમેલા ફ્લેટ પ્લેટ પર કોણ ß કલેક્ટર છે જે ક્ષિતિજ પ્લેનના સંદર્ભમાં છે અને આ નમેલું ક્ષિતિજનું પ્લેન છે અને રસપ્રદ બાબત એ છે કે આ અક્ષો સાથેનું એકલતા સામાન્ય ધરી અથવા એન અક્ષ ફ્લેટ પ્લેટ કલેક્ટર માટે સામાન્ય છે જે નમેલું છે તેથી ચાલો તે દોરો અને હું તે નામનું નામ LN વેક્ટર આપીશ અને ત્યાં પૃથ્વી કેન્દ્રિત સંકલન પ્રણાલીમાંથી સ્થાનિક સંકલનમાંથી બે વેક્ટર છે એક LN અને બીજો ધ્રુવીય અક્ષ સાથે LP તો પહેલાની જેમ આપણે પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કરીશું અને આ LP હવે LP પ્રતિબિંબિત થશે તે એન અક્ષ પર ઉકેલી શકાય છે LM નીચેની રીતે આ એન અક્ષ પર ઉકેલી શકાય છે આ એન્ગલને જાણવું હવે કારણ કે આ ß આ હશે ß અને તેથી આ હશે ϕ -ß ϕ -ß અને LN એ Lm દ્વારા આપવામાં આવે છે એલ દ્વારા પ્રોજેક્ટેડ N અક્ષ પર cos ϕ - ß હશે અને એન અક્ષ પર LP sin ϕ - ß હવે આપણે જાણીએ છીએ LM એ L Cos Cos ω LP એ L Sin અવેજી અને આપણી પાસે L into Cos Cos ω Cos ϕ -ß L Sin Sin ϕ - ß છે હવે આ ઇન્સોલેશન માટેનું ઇન્સોલેશન સમીકરણ છે જે સ્થાન પર સ્થિત નમેલા ફ્લેટ પ્લેટ કલેક્ટર માટે લંબરૂપ છે જે અક્ષાંશ ϕ વિષુવવૃત્તથી છે હવે આખો દિવસ LN ના એકીકરણથી નમેલી સપાટી પર ઉર્જા મળશે તેથી હવે આપણે નમેલી ફ્લેટ પ્લેટ પર દૈનિક ઉર્જાની ઘટના શોધી શકીએ છીએ અને તે એચ સિવાય બીજું કંઈ નથી હવે અમે તેને Hot કહીશું હો અમે આડી પ્લેટ પર આડી પ્લેટ ઉર્જા માટે પ્રતીકનો ઉપયોગ કર્યો હતો Hot ઉર્જાની ઘટના નમેલી ફ્લેટ પ્લેટ પર અને તે 0 થી 2 ગણી સમાન હોય છે ωsr ωsr સૂર્ય એ અમારું ખૂણો વધાર્યો છે હવે હું સહેજ ફેરફાર કરવા જઇ રહ્યો છું કે તે નમેલી પ્લેટ ωsr સૂર્ય રાઇઝ એન્ગલ હશે હું ટૂંક સમયમાં આ વિશે વધુ ચર્ચા કરીશ અને એકીકરણ પરિમાણ dω સાથે ω LN એકીકરણ માટે એ એંગલ તે છે હવે આ તમને નમેલી ફ્લેટ પ્લેટમાં રોજિંદા ઉર્જાની ઘટના પ્રદાન કરશે હવે ચાલો આ એકીકરણ કરીએ અને પછી જોઈએ કે આપણને શું સંબંધ મળશે હવે આ Hot અહીં આપવામાં આવી છે દિવસ દીઠ ચોરસ મીટર દીઠ કિલોવોટ રેડિયન એકમો ધરાવે છે કારણ કે ω એક રેડિયન છે હવે આને દિવસ દીઠ મીટર ચોરસ દીઠ કિલો વોટ કલાકમાં રૂપાંતરિત કરવા માટે જેમ કે અમે H0 કેસ માટે કર્યું છે અમે હવે સ્કેલ ફેક્ટરનો ઉપયોગ કરીશું હવે તમારી પાસે 24 k LSC છે LSC એ મુખ્ય સૌર સ્થિરતા છે π 0 થી ωsrt અભિન્ન છે અને LN આપણે Cos Cos ω Cos π -ß વિસ્તૃત કરી શકીએ છીએ જે નમેલું કોણ છે Sin Sin π - ß હવે આ દરરોજ મીટર ચોરસ દીઠ કિલોવોટ કલાકમાં વ્યક્ત કરશે કારણ કે આપણે કરવામાં આવતી 12 π પાંતર પરિબળનો ઉપયોગ કર્યો છે એ તેનો સામાન્ય અર્થ છે તેથી જ્યારે તમે આ ઉકેલવા માટે તમે Cos અને Cos ω Cos π -ß કલાકના ખૂણાથી સ્વતંત્ર છે અને Cos ω તે Sin ω SRT ω SRT Sin Sin ϕ ß બનશે હવે આ અક્ષાંશ પર સ્થિતખાતે નમેલું ફ્લેટ પ્લેટ પર ઊર્જા ઘટના ϕ છે અને એક ખૂણો સાથે તેના સ્થાનિક ક્ષિતિજ આદર સાથે એક બાજુ નમેલું ખૂણો ß છે હવે ωsr સ્થળ ક્ષિતિજ આદર સાથે આપણે જાણીએ છીએ by Cos 1 - tan ϕ tanᵟ દ્વારા આપવામાં આવે છે હવે જો તમે તરફ ઉંચુ ક્ષિતિજ લેવા અને હું કૉલ કરશે કે એક ωsrß ક્ષિતિજ કે જે ß ખૂણે નમેલી જે સંકલન સિસ્ટમમાં અમે મર્જ પ્રોફાઇલ માં જોયુંછે તમે જોશો કે તેનું મૂલ્ય Cos 1 tan tan ϕ છે તે ϕ - ß x tan બનશે હવે આ તરફ ઉંચુ ક્ષિતિજ અમે એક ß ખૂણો નમેલું આદર સાથે સૂર્યોદય ϕ કોણ આકર્ષાય સ્થળ ક્ષિતિજ આદર સાથે હશે ωsrt શું ωsrt છે ωsrt એ નમેલી ફ્લેટ પ્લેટ માટે સૂર્ય વધારવાનો છે યાદ રાખવું જોઈએ કે સૂર્ય એ સ્થાનની ક્ષિતિજ અને નમેલી પ્લેનની ક્ષિતિજ બંને હોવું જોઈએ અહીં તમારી પાસે ક્ષિતિજનું પ્લેન છે અને તમારી પાસે નમેલું ક્ષિતિજ પ્લેન છે જે ક્ષિતિજ પ્લેનના એક ખૂણા પર નમેલું છે નમેલી ફ્લેટ પ્લેટ પર પડવું એ સામાન્ય અસરકારક LN માટે સૂર્ય બંને ક્ષિતિજથી ઉપર હોવું જોઈએ તેથી માત્ર એટલું જ પૂરતું નથી કે સૂર્ય આ ક્ષિતિજથી ઉપર છે તે પણ આ નમેલા ક્ષિતિજથી ઉપર હોવો જોઈએ તેથી અમે ઉદાહરણ માટે લઇ તો આ ક્ષિતિજ અમે માત્ર એક કલાક કોણ હોય ωsr કેટલાક અક્ષાંશો પર અને વર્ષ કેટલાક દિવસછે સૂર્ય પહેલા આ ક્ષિતિજ ઉપર અને પછી આ ક્ષિતિજ ઉપર આગળ વધી શકે છે કિસ્સામાં અન્ય કેટલાક કેસોમાં તમે જોશો કે સૂર્ય પ્રથમ નમેલા ક્ષિતિજ ઉપર અને પછી ક્ષિતિજ પ્લેનથી ઉપર ઉગે છે તેના આધારે તે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ પર છે કે નહીં તેથી તેથી અમને કહે સૂર્ય લોકાલીટી ક્ષિતિજ ઉપર વધે પછી અમે કારણ કે તે ωsr કોલ કરો તે હજી પણ નમેલા પ્લેનની ક્ષિતિજથી ઉપર નથી વધી જ્યારે તે નમેલા પ્લેનની ઉપર હશે ત્યારે તમે જોશો કે ωsr મેરીડિયનથી નીચે જાય છે અક્ષથી ક્ષિતિજના પ્લેનમાંથી જે હશે તે કરતાં ખરેખર નાના કદના હશે તેથી આપણે શું કરીએ છીએ જ્યારે આપણે આ બે પ્લેનોના સંદર્ભમાં ગણતરી મુજબ આપણા ઓછામાં ઓછા ખૂણાને લઈએ છીએ તો પછી આપણે સલામત છીએ રૂઢીચુસ્ત છીએ આપણે જાણીએ છીએ કે સૂર્ય ધ્યાનમાં લેશે તો આના પર અસરકારક ઉષ્મા થશે ક્ષિતિજ બંને પ્લેનોથી ઉપર ઉભો થયો છે તેથી આપણે શું માટે ωsrt લઘુત્તમ લેવાનું હોય છે ઉપર તરીકે ગણવામાં કિંમત ωsrß એકસાથે ગણતરી કિંમત ϕ - ß અક્ષાંશ કોણ માટેનું મૂલ્ય તેથીતમે જ્યારે નમેલું ફ્લેટ પ્લેટ પર દૈનિક ઊર્જા ઘટના કમ્પ્યુટિંગ માટે અહીં આ સંબંધ ઉપયોગ કરો છો ωsrt નમેલું સૂર્ય ઉદય કોણ અમારા કોણ નમેલું ફ્લેટ પ્લેટ કલેક્ટર માટે પહોંચે છે ગણતરીની લઘુત્તમ ઉપયોગ કે ωSR લોકાલીટી માટે ક્ષિતિજ પ્લેન તરીકે ωsrß અને લોકાલીટી માટે તમે એક ફ્લેટ પ્લેટ જે ખૂણો ખાતે ß ખૂણે નમેલી સ્થળ ωSRT છે જો તમે આ જેવી ગણતરી વધી પ્લેન મૂલ્ય માટે નમેલું છે છે તેથી આ બે મૂલ્યો તેમાંથી ઓછામાં ઓછું તે છે જે સોંપવું છે